તો ચાલો હવે આપણે ઈમેજ ટ્રાન્સફોર્મ ગુણધર્મના બીજા ભાગ વિશે ચર્ચા કરીએ પહેલા લેક્ચરમાં મેં ચર્ચા કરી હતી કે કેવી રીતે ફોરયર ટ્રાન્સફોર્મ ને સામાન્યકરણ કરી શકાય છે અને ત્યારબાદ આપણે એ સામાન્ય ડીસ્ક્રિટ ફોરયર ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરીને આપણે કોસાઈન મેળવી શકીએ છીએ સ્વતંત્ર સાઈન સિક્વન્સ માટે પરિવર્તિત થાય છે અને સંપૂર્ણ આધાર મેળવે છે જેથી તમે એ સિક્વન્સ ની સંપૂર્ણ રચના મેળવી શકો છો તેથી તે હકીકતને સમજવા માટે આપણે સૌ પ્રમાણ અથવા વિરોધી સપ્રમાણ વિસ્તરણની વિભાવના ધ્યાનમાં લઈએ મેં જુદા જુદા ફોરિયર ટ્રાન્સફોર્મર ના કિસ્સામાં પણ ઉલ્લેખ કર્યો છે કે તે મર્યાદિત ક્રમ છે તમે આ ક્રમને તે ઝોનમાં નિર્ધારિત કરી શકો છો જ્યાં અસ્પષ્ટ ક્ષેત્રના ક્ષેત્રમાં તમારી અનુકૂળતા મુજબ એ ગુણધર્મ ધરાવતા ક્રમને બનાવો જે ઉપયોગી થશે અને જે સીકવન્સ પર રૂપાંતર કરવા માટે અનુકૂળ રહેશે આ એક પ્રકારનું એક્સ્ટેંશન છે જે સપ્રમાણતા અને એન્ટિસીમેટ્રિક એક્સ્ટેંશન માટે વપરાય છે તો ચાલો સમજીએ કે આ શું છે તમે સિમેટ્રીક એક્સ્ટેંશન જાણો છો હવે તમે સીમેટ્રિક એક્સટેન્શન નું ઉદાહરણ જોઈ શકો છો અહીં સીમેટ્રિક નું સેન્ટર છેલ્લે આવેલું છે આ પ્રકારના સિમેટ્રીક એક્સટેન્શન ને આપણે વોલ સિમેટ્રીક એક્સટેન્શન અથવા વોલ સિમેટ્રીક કહીએ છીએ આપેલા નમુના 4 માં આપણે હકીકતમાં બીજા 3 નમૂનાઓની આવશ્યકતા છે નમુના ના મૂલ્યો પ્રમાણ જાળવી રાખવા એ જરૂરી છે આપણે વોલ્ સિમેટ્રી બનાવી શકીએ છીએ અન્ય પ્રકારની કોઈ સિમેટ્રી આપણે બનાવી શકે નહીં જેને હાફ સિમેટ્રી કહેવામાં આવે છે આ કેસમાં કેન્દ્રીય નમૂનાના અડધા અંતરાલ અથવા અંતરથી નમૂનાના અંતરાલ સાથે જુદુ પડેલું છે આ બિંદુ ત્યાં સિમેટ્રીક નું કેન્દ્ર બને છે જેથી તેની ડાબી તરફ તમારી પાસે ચાર જમણી બાજુના નમૂનાઓ પણ છે તેથી આ હાફ સિમેટ્રી કહેવાય છે અને એન્ટ્રીસિમેટ્રી માટે અમે સમાન રીતે વ્યાખ્યાયિત કરી છે સંપૂર્ણ એન્ટ્રીસિમેટ્રી માં એન્ટ્રીસિમેટ્રી નું કેન્દ્ર નમુનાના મૂલ્ય પર આવેલું છે જે રજૂ કરવામાં આવ્યું છે આ મૂલ્ય 0 હોવું જરુરી છે અને પછી મૂલ્યોની આગળ હોવું જોઈએ જે તમે અનુરૂપ દ્વારા નક્કી કર્યો હોય છે તેઓ અનુરૂપ નમૂનાના મૂલ્યના નકારાત્મક કિંમત જેટલા હોવા જોઈએ આ એક સંપૂર્ણ વિરોધાભાસ છે તમે વ્યાખ્યા મા કુલ લંબાઈ જોઈ શકો છો તે 4 પ્લસ આ કિંમત છે 5 ની કિંમત રજૂ કરી અને આ 4 છે જેથી આ 9 થાય છે આ એક સંપૂર્ણ વિરોધી સમજૂતીનું ઉદાહરણ છે જેને વિરોધી સમીકરણ પણ કહી શકાય છે તેવી જ રીતે આપણી પાસે હાફ એન્ટિ સિમેટ્રી હોઈ શકે છે તેથી અહીં સ્પષ્ટ રૂપે 0 રજુ કરવાને બદલે આપણે ધારીએ કે એન્ટ્રીસિમેટ્રી નું કેન્દ્ર આ બંને વચ્ચેના અડધા અંતરાલ ની વચ્ચે છે તેથી તમારે 0 ની કોઈ વધારાની રજૂઆત ની જરૂર નથી અહીં તેને અડધો વિરોધી સમૂહ વિતરણ કહેવામાં આવે છે હવે આપણે એન્ટ્રીસિમેટ્રી એક્સ્ટેંશન નું મહત્વ સમજીશું જો હું સીમેટ્રિક એક્સ્ટેંશન બનાવું તો તમે આ ફંકશનનું અવલોકન કરી શકો છો કે તે ઈવન ફંકશન બને છે આપણે આ નમૂના ધ્યાનમાં લઈએ તો 0 થી ઇન્ડેક્ષ અથવા x બરાબર 0 ની કિંમત અને જો તમારું મુખ્ય x અહીં આવેલું હોય તો તે પણ એક ફંકશન છે એ જ રીતે તે અહીં ઓડ ફંકશન છે ફરી એકવાર જો તમારું મૂળ અહીં આવેલું છે તેથી હવે ખરેખર જ્યારે તેને ક્રમ આપવામાં આવ્યો છે જો તમે સમયાંતરે ધ્યાનમાં લો તો તમે આ અનુક્રમ ને તમામ કાર્ય તરીકે પણ રૂપાંતરિત કરી શકો છો ત્યારબાદ તમે પણ સ્વતંત્ર ફોરિયર ટ્રાન્સફોર્મ ને લાગુ કરી શકો છો અને આ એક ઈવન ફંકશન છે જેના ટ્રાન્સફોર્મેશન ની કોસાઈન ભાગ ની જરૂર પડે છે તેથી તમે અહીં આ પ્રકારના કાર્ય નો ઉપયોગ કરીને સ્વતંત્ર કોસાઈન ટ્રાન્સફોર્મ કરી શકો છો અને ફરીથી તમે એ સ્વતંત્ર કોસાઈન પરિવર્તન નો ઉપયોગ કરીને નવી રચના કરી શકો છો તેમજ તમારું નિરીક્ષણ રાખી શકો છો અને અંતરાલ વિન્ડો પર તમારુ મૂળ sequence પાછું મળશે જેથી આ રીતે તમે ફક્ત કોસાઈન ટ્રાન્સફોર્મસ નો ઉપયોગ કરીને તમામ ક્રમ મેળવી શકો છો એવી જ રીતે ઓડ ફંકશન માટે તે સાઈન ફંકશન નો ઉપયોગ કરવા માટે પુરતું છે કારણકે ઓડ ફંકશન માટે આપણે જોયું કે ફોરયર ટ્રાન્સફર એ ફક્ત સાઈન ફંકશન ના એપ્લિકેશનની સમાન છે અહીં પણ ફક્ત સાઈન ફંકશન જ વાપરી જ વાપરી શકાય છે સીમેટ્રિક અને અસીમેટ્રિક એક્સ્ટેંશન નો ઉપયોગ કરીને આપણી પાસે DCTs અને DSTs અથવા કોઈ મર્યાદિત ઇન્ડેક્સ માટે સ્વતંત્ર કોસાઈન પરિવર્તન અને સ્વતંત્ર સાઇન પરિવર્તન કરવા માટે તેઓ અસ્તિત્વમાં હોય છે તમે તેને પાઠ્યપુસ્તકો અને બીજી ઘણી બધી એપ્લિકેશન્સમાં શોધી શકો છો તો ઈવન ફંકશન માટે DCT અને ઓડ ફંકશન માટે DST છે આનો અર્થ એ છે કે ત્યાં વિવિધ પ્રકારના સ્વતંત્ર કોસાઇન પરિવર્તન હોઈ શકે છે તમારી પાસે વિવિધ પ્રકારના સીમેટ્રિક અથવા એન્ટ્રીસીમેટ્રિક એક્સ્ટેંશન હોઈ શકે છે અને અવલોકન કરો કે તેનો ક્રમ ઇવન ફંક્શન અથવા ઓડ ફંક્શન બની શકે તમે અલગ પ્રકારના ડીસક્રિટ ફોરયર ટ્રાન્સફોર્મ નો ઉપયોગ પણ કરી શકો છો તેથી તમારી પાસે વિવિધ DCTs અને DSTs હોઈ શકે છે તો અહીં આ ઉદાહરણ લો ધારો કે તમારી પાસે સીમેટ્રિક એક્સ્ટેંશન છે સંપૂર્ણ સીમેટ્રિક એક્સ્ટેંશન બંને છેડા પર સપ્રમાણ હશે તે કિસ્સામાં તમે નિરીક્ષણ કરી શકો છીએ છો કે ફંક્શનલ મૂલ્ય તમને આ ચોક્કસ મૂલ્ય ની આસપાસ એક સરખા જણાતા હશે આ એ સમયગાળો છે જે સીમેટ્રિક એક્સ્ટેંશન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે જો હું તેની સાથે સમયાંતરે વધારતા રહેશો તો તમને સમયાંતરે કિંમત મળશે તો આ મુખ્ય ફંકશન છે અને મેટ્રિકસ એક્સ્ટેંશન નો ઉપયોગ અહીં થાય છે તમે આ સમયગાળાને ઓળખી શકો છો ઉદાહરણ તરીકે એક ટૂંકો સમય ગાળો જે ખાસ એક્સટેન્શન દ્વારા રચાયેલ છે અને જો તેની કિંમત 4 હોય અને સેમ્પલ ના નંબર પણ 4 હોય તો તમે લંબાઈ જોઈ શકો છો કે સમયગાળો 6 બને છે તેથી આપણે જોઇશું કે કેવી રીતે સંબંધિત કોસાઈન ને અસર કરે છે અને આ કિસ્સામાં પરિવર્તિત થાય છે અહીં સાઈન ટ્રાન્સફોર્મ શક્ય બને છે અને જો આપણે આના પર સ્વતંત્ર ફોર ઈયર ટ્રાન્સફોર્મર લાગુ કરીએ તો એક્સ્ટેન્શન માં પ્રકાર even DCT મળશે આખું એક્સ્ટેંશન આ સ્વરૂપમાં દર્શાવેલું છે તમે જોઈ શકો છો કે ફક્ત કોસાઇન આધારિત ફંકશન નો ઉપયોગ થયેલો છે કોસાઇન ફંકશન નો ઉપયોગ વેક્ટર ના આધાર પર થાય છે પ્ણ આ પિરિયડ જોઈ શકો છો પીરીયડ ની કિંમત 2N હોય છે પરંતુ તમે નોંધી શકો છો કે એની વ્યાખ્યા ની કિંમત 0 થી લઈને N સુધી હોય છે જેનો મતલબ ત્યાં N1 જેટલા સેમ્પલ હોય શકે છે હવે જો N1 ની કિંમત 4 સમાન હોય તો આ પરિસ્થિતિમાં N સાચી કિંમત 3 હશે તો આ જ કારણસર અહીં પીરીયડ ની કિંમત 6 એ સાચી કિમત છે તો આ રીતે DCT પ્રકારને અહીં વ્યાખ્યાયિત કરેલ છે અહીંયા α નીવ્યાખ્યા પણ આપેલી છે જ્યારે પુનર્નિર્માણ ની કામગીરી શરૂ થાય ત્યારે જેને ઓર્થોગોનલ અને ઓર્થોનોર્મલ બનાવવા માટે પણ નોર્મલાઇઝેસન નો ઉપયોગ કરાય છે તેથી આ જ રીતે આપણી પાસે અન્ય પ્રકારના સપ્રમાણતા વાળા HSHS હોઈ શકે છે તેથી બંને છેડે આપણી પાસે અડધા સીમેટ્રિક એક્સટેન્શન અને જો આ તમારું મૂળ સેમ્પલ હોય તો તેની લંબાઈ 4 છે પછી અડધા સીમેટ્રિક એક્સ્ટેંશન જે બંને બાજુ અંત માં તમને લંબાઈ ના even ફંકશન ને સમયાંતરે કિંમત સ્વરૂપે 8 આપશે અને જો હું જનરલ ડીસક્રિટ ફોરયર ટ્રાન્સફોર્મ ને આલ્ફા લાગુ કરું તો જ્યારે α0 અને β 2 હોય તો તે ઓડ ડીસક્રિટ ફોરયર ટ્રાન્સફોર્મ થશે અને ત્યારબાદ તમે DCT શોધી શકશો અને અહીં આપેલું સૂત્ર તમે નોંધી શકો છો અને એમાં આપેલા N સેમ્પલ્સ જોઈ શકો છો અને આ એક પરિચિત DCT એક્સ્ટેંશન છે તમે ટેક્સ્ટ બુકસ મા જોયું હશે અને આ ખાસ કરીને ઈમેજ અને વીડીયો કમપ્રેસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને જો એમ કહો કે આ બીજા પ્રકારના DCT સામાન્યરૂપે હશે તેને તે ડીસક્રિટ કોસીન ટ્રાન્સફોર્મ તરીકે માનવામાં આવે છે અને હવે આપણી પાસે એક સરખા ડીસક્રિટ સાઇન ટ્રાન્સફોર્મ માટે એન્ટીસીમેટ્રિક એક્સટેન્શન હોઈ શકે છે જેવા વોલ એન્ટીસીમેટ્રિક એક્સ્ટેંશન તેના ચાર નમૂના આપ્યા છે અહીં તમે 9 નો સમયગાળો બનાવ્યો તે 2N 1 હોઈ શકે છે તો આપણે અહીં N ની જગ્યાએ શરૂઆત 1 થી કરી ને વ્યાખ્યાયીત કરી શકીયે છીએ આપણે 0 ને ધ્યાન માં લેવું જોઈએ અને N 1 N 1 એમ હોવું જોઈએ તેથી તમે તેને N 1 નમુના ના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો છો અને તમને બે વખત N પિરિયડ આપે છે અને તે DST નો જ એક પ્રકાર છે અને પ્રકાર 2 માટે DST કોઈ છે આપણી હાફ એન્ટીસીમેટ્રિ એક્સ્ટેંશન છે અને આપણે તેને અનુરૂપ ડીસક્રિટ ફોરયર ટ્રાન્સફોર્મ અહીંયા લાગુ કરશું તો તમે પ્રકાર 2 મળશે પણ DST નીચે મુજબ છે અને પ્રકાર 2 માટે DST અભિવ્યક્તિ છે

ત્યાં બીજા ઘણા બધા DCTs અને DSTs હોઈ શકે છે હકીકતમાં ત્યાં બે અન્ત્ય બિંદુઓ છે જેમાંના બે બિંદુ સી સીમેટ્રિક માટે અને બીજા બે બિંદુ એન્ટ્રીસીમેટ્રિક માટે હોય છે તેથી ત્યાં કુલ 16 અલગ અલગ પ્રકારના DCTs અને DSTs હોઈ શકે છે અને 2જા પ્રકારના DCTs ખાસ રૂપે સિગ્નલ ઈમેજ અને વિડિયો કમ્પ્રેશન કરવા માટે થાય છે તો મેટ્રિક સ્વરૂપે આપણે ચોક્કસ રીતે 2જા પ્રકારના DCT નો ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે હું આ બધા ટ્રાન્સફોર્મેશન બતાવું છું એ બધાને ડીસ્કીટ લિનિયર ટ્રાન્સફોર્મ તરીકે પણ દર્શાવી શકાય છે જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ તો મેટ્રિક્સનો એક તત્વ kn આ ફોર્મ માં દર્શાવી શકાય છે મેટ્રિક્સ ને N પોઇન્ટ DCT મેટ્રિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જે આ કિસ્સામાં DCT નો પ્રકાર છે CN k N − 1 − n Ck n for k even− Ck n for k odd અને આ કિસ્સામાં ત્યાં કેટલાક ગુણધર્મો છે જે ખૂબ જ રસપ્રદ છે અને જેનું શોષણ DCT ગુણાંક નો ઉપયોગ કરીને અલગ અલગ અલ્ગોરિધમ દ્વારા કરવામાં આવે છે આ આમાંની એક જ પ્રોપર્ટી છે ટ્રાન્સફોર્મેશન મૅટ્રિકની દરેક રો એન્ટિસીમેટ્રિક સ્વરૂપમાં હશે અને આ રૂપાંતર કોલમ વેક્ટર સાથેના ગુણાકાર ના સ્વરૂપમાં હશે X CNx C −1 N T અને તમે તેને અનુરૂપ રૂપાંતરિત DCT કોલમ વેક્ટર મેળવશો આ પરિસ્થિતિમાં આ ઓર્થોનોર્મલ એક્સપાન્શન છે જેથી તમે હમણાં ટ્રાન્સપોઝ ઓપરેશન કરી શકો છો આ એપ્લિકેશન માની જ એક છે તે કન્વોલ્યુશન ઓપરેશન સરળ બનાવી શકે છે તેથી તમે ફંકશન ડોમેન મા કાર્ય કરી શકો છો કારણકે તમે જોઈ શકો છો કે કન્વોલ્યુશન ઓપરેશનને ફંકશનલ ડોમેન મા ગુણાકાર ની ક્રિયા સમાન હોય છે જ્યારે તમે ફોરિયર મા ગણમતરીમાં લો છો તેથી આ વિશિષ્ટ એક્સપ્રેશન છે કારણકે આ એ પરિસ્થિતિ છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે રિલેશન એ છે જો હું કોઈ ફંકશન અને ધ્યાનમાં લઇ અને સિસ્ટમનો રિસ્પોન્સ h હશે પછી તે કાર્ય સાથે રિસ્પોન્સ ને ફોરિયર ના ઉત્પાદનની સમક્ષ રાખશો તો આ ફંકશન નું રૂપાંતર જોવા મળશે આ પ્રોપર્ટી ને કન્વોલ્યુશન મલ્ટીપ્લિકેશન પ્રોપર્ટી ઓઈ ફોરિયર ટ્રાન્સફોર્મ તરીકે ઓડખવામા આવે છે ચાલો હવે વિચાર કરીએ કે આ પ્રોપર્ટી કેવી રીતે જુદી જુદી ફોરયર ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરીને પ્રતિબિંબિત થાય છે ડીસ્કીટ ડોમેન કન્વોલ્યુશન ઓપરેશન માં લિનિયર કન્વોલ્યુશન ફંકશન નું પ્રતિનિધિત્વ કરી શકાય છે એકીકરણ ને બદલે હવે આપણે સારાંશ લેશું અને આ આવેગ પ્રતિભાવો પરિવર્તિત થાય છે અને આ બધા જ સ્થાનાંતરિત મૂલ્યોનું લિનિયર સંયોજન તમને આકલન આપશે તે ગુણાંક જેનું લિનિયર સંયોજન કાર્યકારી મૂલ્યથી જ આવે છે તો જ્યારે તમે સંયોજન કરો ત્યારે મુખ્ય વાત એ છે કે અમે અહીં ધારી લઈએ છીએ કે સીકવંશ અને impulse નો રિસ્પોન્સ અનંત લંબાઈના છે તેથી આપણે મર્યાદિત સિકવન્સ સાથે અને ડીસ્કીટ ફોરિયર ટ્રાન્સફોર્મ ને મર્યાદિત સિકવન્સ માટે લાગુ કરીએ છીએ તો તમે આ વ્યાખ્યાને કઈ રીતે ધ્યાનમાં લો છો કઈ રીતે આપણે આ વ્યાખ્યાન સુધારી શકીએ કારણ કે એ જરૂરી નથી કે તે સંબંધિત ફંકશનલ ડોમેન હોય કે જ્યાં ફંકશન કોઈ મર્યાદિત રીતે ક્રમ મા નિશ્ચિત થયેલું નથી અને એવી પણ કોઈ જરૂર નથી કે તેની કિંમત 0 હોય જો તમે તેની કિંમત 0 કરો તે લિનિયર કન્વોલ્યુશન ની કિંમત જેટલું જ હશે પરંતુ તમે થોડાક સમયાંતરે વિસ્તરણ ને ધ્યાન માં લઈ શકો છો સમાન લીનિયર કન્વોલ્યુશન પરથી અવલોકન કરી શકાય છે કે જો તેમની પાસે સમાન સમયગાળો હોય તો સમયાંતરે ક્રમ પણ સમાન સમયગાળા નો રહેશે આ વ્યાખ્યા સાથે આ પ્રોપર્ટી સાથે આપણે સરક્યુલર કન્વોલ્યુશન ને વ્યાખ્યાયિત કરી શકીએ જો આપણે સમયાંતરે કન્વોલ્યુશન ની ગણતરી કરીએ તો એ પૂરતું છે તેને સંપૂર્ણ ફંકશનલ ડોમેનમાં માં જ ગણતરી કરવાની જરૂર નથી તમે જે વાત કરી તે પ્રમાણે સર્ક્યુલર કન્વોલ્યુશન મા એક સમયાંતરે થતું એક્સટેન્શન છે અને આપણે તેને ફક્ત 0 થી N 1 સુધીના અંતરાલમાં ગણતરી કરી શકીએ છીએ અને જો હું અહીં સમયાંતરે સમયગાળાની વ્યાખ્યા લાગુ કરું તો ઉપર દર્શાવ્યા પ્રમાણે તે બે ભાગમાં વિભાજિત થઈ જાય છે આ સર્ક્યુલર કન્વોલ્યુશન ની વ્યાખ્યા છે અહીં રસપ્રદ ભાગ એ છે કે DFT ની કન્વોલ્યુશન મલ્ટીપ્લિકેશન પ્રોપર્ટી સર્ક્યુલર કન્વોલ્યુશન નો સમાવેશ કરે છે તેથી જો હું સિસ્ટમના આવેગ પ્રતિભાવને ધ્યાનમાં લઈસ અને તેનો વિધેયઆત્મક મર્યાદિત ક્રમ બંને સમાન લંબાઈ ના હોવા જોઈએ અને ત્યાર પછી તમે પણ ટ્રાન્સફોર્મ કોએફિશિયન્ટ મેળવી શકો છો કે જો તે બધા જ સમયાંતરે થતાં વિસ્તરણ હોય તો તેનો ક્રમ સિસ્ટમની બહાર નો હોય છે તેથી આ તમારા માટે ડીસ્ક્રિટ ફોરયર ટ્રાન્સફોર્મ ડોમેનની પ્રોપર્ટી છે તો હવે ત્યાં બીજા એક પ્રકારનું કન્વોલ્યુશન છે જે એન્ટીપિરીયોડીક એક્સ્ટેંશન સાથે છે આપણી પાસે પિરીયોડીક એક્સ્ટેંશન ની જેમ જ એન્ટીપિરીયોડીક એક્સ્ટેંશન પણ છે એન્ટીપિરીયોડીક એક્સ્ટેંશન માં આપણે પહેલા ફંકશનલ ડોમેન પર એન્ટીપિરીયોડીક એક્સ્ટેંશન એન્ટીપિરિયડ N સાથે કરીએ છીએ આ એન્ટીપિરીયોડીક ફંકશન ને વ્યાખ્યાયિત કરે છે જો હું આ એન્ટીપિરીયોડીક એક્સ્ટેંશન કરું તો તે પિરિયડ N નું પિરીયોડીક ફંકશન બને છે જે ખુબજ રસપ્રદ છે એન્ટીપિરીયોડીક ફંકશન નો મતલબ એ નથી ખરેખર તે પિરીયોડીક છે પરંતુ સામયિકતા હવે બમણી થઈ ગઈ છે જે તમે ચકાસીને જોઈ શકો છો તમે એન્ટિપિરીયોડીક એક્સટેન્શન બનાવી શકો છો અને અમે જોઈ શકીએ છીએ કે તે મૂળ ક્રમ કરતા તે બમણી પિરીયોડીસીટી જેટલું હોય છે તો પિરીયોડીક કિંમત ના સંદર્ભમાં "skew" સરક્યુલર કન્વોલ્યુશન વ્યાખ્યાયિત કરવામાં આવે છે કારણકે આપણે ફરીથી ફક્ત મૂળ ક્રમની અવલોકન બારી પર આઉટપુટ નું જ અવલોકન કરીશું તેથી "skew" સરક્યુલર કન્વોલ્યુશન આ સ્વરૂપમાં અહીં વ્યાખ્યાયિત થયું છે તમે ફરીથી લિનિયર કન્વોલ્યુશન પરથી કન્વોલ્યુશન લઈ શકો છો પરંતુ તમે એન્ટીપિરીયોડીક એક્સ્ટેંશન ની પ્રોપર્ટી લાગુ કરી શકો છો અને ત્યારબાદ તમને આ સૂત્ર મળશે તેથી સરક્યુલર કન્વોલ્યુશન અને "skew" સરક્યુલર કન્વોલ્યુશન નો ઉપયોગ કરીને આપણે તેમાંથી અલગ અલગ કન્વોલ્યુશન મલ્ટીપ્લિકેશન પ્રોપર્ટી કે જેમાં DCTs અને DSTs હોય છે તે આપણે મેળવી શકીએ છીએ હવે હું તમને કેટલાક DCTs બતાવીશ ઉદાહરણ તરીકે ધારોકે તમારી પાસે બે ફંકશન છે એમાંનો એક તમે y તરીકે લઈ શકો છો અને તે બંને સરખા અંતરાલના અને લંબાઈના છે તેથી જો તમે I DCT માંથી પહેલા પ્રકારને લો તો જો હું ગુણાકાર કરું અને તે DCTs ની વ્યાખ્યા પ્રમાણે તમારે આ ફેક્ટર સાથે તેનો ગુણાકાર કરવો જોઈએ આપણે આ લેક્ચરમાં જે શીખ્યા તેને મલ્ટીપ્લિકેશન ફેક્ટર કહેવાય છે અને ત્યારબાદ તમે ટ્રાન્સફોર્મ ડોમેન માં પરિણામ મેળવી શકો છો તે આ બે ક્રમ નું સર્ક્યુલર આઉટપુટ પહેલા પ્રકારનું DCT છે તે જ રીતે ઈમપલ્સ રિસ્પોન્સ માં બીજા પ્રકારનું DCT અને પેહેલા પ્રકારનું DCT પરિણામ તમને બીજા પ્રકારના DCT ને લગતું પરિણામ આપશે કારણ કે અંતમાં ત્યાં સમાન સમયગાળા હોવા જોઈએ તેથી આ કિસ્સામાં આપણી પાસે N1 નમૂનાઓ અને ત્યાં N પ્રકારના નમુનો હોવા જોઈએ કારણકે N નમુના 2N આ સમયગાળા અને N 1 નમુના પહેલા પ્રકારના 2N ના સમયગાળા ના DCT વ્યાખ્યાયિત કરે છે તેથી આ વિશેષ પ્રોપર્ટી લાગુ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે અને આ ત્રીજા પ્રકારના DCT પાસે એક રસપ્રદ પ્રોપર્ટી છે જ્યાં ખરેખર તમે આઉટપુટ શોધી શકો છો તો જ્યારે પણ આપણે વન ડાયમેન્શનલ ટ્રાન્સફોર્મ પર ચર્ચા કરીએ ત્યારે આ સરળતાથી ટુ ડાયમેન્શનલ ટ્રાન્સફોર્મ પર વિસ્તૃત થઈ જાય છે જો હું આપણા મૂળ ફંક્શન ને ચોક્કસ પ્રોપર્ટી સાથે ટુ ડાયમેન્શન માં ધારી લવ તો તે એક અલગતા ધરાવતી પ્રોપર્ટી છે આ મૂળ ફંક્શન બે સ્વરૂપમાં છે B bij x y gi gi તેનો મતલબ તમે તેને ૨ મૂળ ફંકશનના ગુણાકાર તરીકે દર્શાવી શકો છો એ બધા સ્વતંત્ર છે તેની ગણતરી ચોક્કસ વેરિયેબલ ના ઉપયોગ દ્વારા કરી શકાય છે જો તેમાં આ બંને ઓર્થોગોનલ હશે તો તમે આ મૂળ ફંકશનના સમૂહ ને પણ ઓર્થોગોનલ સ્વરૂપે જોઈ શકો છો અને ત્યારબાદ આપણે આ વન ડાયમેન્શનલ ટ્રાન્સફોર્મ કોમ્પ્યુટેશન દરેકે તેનો ફરી વખત ઉપયોગ કરી શકીએ છીએ પ્રથમ આપણે x ના સંદર્ભમાં કિંમત અથવા ક્રમ બદલીને x પરની વિવિધતા ના સંદર્ભમાં પરિવર્તનની ગણતરી કરી રહ્યા છીએ અને ત્યારબાદ આપણે y ના સંદર્ભમાં પરિવર્તન પર વિચાર કરી રહ્યા છીએ હવે આપણે જોયુ કે આ ગણતરી કેવી રીતે મેટ્રિક ઓપરેશન ની દ્રષ્ટિએ પ્રતિબિંબિત થાય છે તેથી તમારે આ સ્લાઈડમાં નોંધ લેવી જોઈએ આપણે આ બે ફંકશન માટે સમાન સૂચનનો ઉપયોગ કર્યો છે તેઓ અલગ હોઈ શકે છે માત્ર આ બાબત એ છે કે ઓર્થોગોનાલીટી પ્રોપર્ટી રાખવા માટે બંને ઓર્થોગોનલ હોવા જરૂરી છે તેથી સેપ્રેબિલિટી પ્રોપર્ટી નો ઉપયોગ કરીને 2D ડીસ્ક્રિટ ટ્રાન્સફોર્મ ની સરળતાથી ગણતરી કરી શકાય છે તો હવે તમે ગણતરી ને એવી રીતે ધ્યાનમાં લો કે કોલમને રૂપાંતરિત કરી શકો અને પછી તમે રો ને પરિવર્તન કરી શકો ધારોકે તમારી પાસે 1 ડાયમેન્શનલ ટ્રાન્સફોર્મ મેટ્રિકસ છે જ્યાં B તમારું ઇનપુટ છે તમારું ઇનપુટ અનુરૂપ ઇનપુટ છે છે m x n મેટ્રિકસ ની દ્રષ્ટિએ આપવામાં આવે છે તે તમારો ડેટા છે તેથી પહેલા હું આ ઇનપુટ ડેટાના કોલમ ને પરિવર્તિત કરી શકું છું આ કિસ્સામાં m ઈમેજ ને m x n થી દર્શાવેલ છે તેથી હું હવે કોલમ ટ્રાન્સફોર્મ કરીશ અને આપણે જાણીએ છીએ કે દરેક કોલમ નું પરિમાણ m છે તેથી આપણે સંબંધિત ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ નો ઉપયોગ કરી રહ્યા છીએ જે m ડાયમેન્શનલ વેક્ટર સાથે વ્યવહાર કરે છે જે આ ફોર્મ મા રજૂ થાય છેતો તમે આ n કોલમ્સ માટે કરી રહ્યા હતા તો આ મેટ્રિક હાલ જ છે જે તમને અંતમાં મળે છે તમે શું કરી શકો છો હવે તમે મેટ્રિકની રો ને રૂપાંતરીત કરી શકો છો જેનો અર્થ એવો થાય છે કે હવે તમારે ટ્રાન્સપોઝ લેવો પડશે અને ત્યારબાદ n x n ને પ્રદર્શિત કરવા માટે બધી જ રો n ડાયમેન્શનલ હોવી જરુરી છે અહીંયા તમારે n પોઇન્ટ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ નો ઉપયોગ કરવો પડશે અને ત્યારબાદ તમે 2 ડાયમેન્શનલ ઈમેજ m x n નો અંત મેળવી શકો છો તેથી જો હું Y1 ને વિસ્તૃત કરું તો હું આખા સૂત્ર ને નીચે પ્રમાણે મેળવી શકીશ T T Y 1 n×n T Bm×m m×n n×n જેથી સંપૂર્ણ કામગીરીનું વર્ણન આ વિશિષ્ટ સ્વરૂપ માં કરી શકાય છે અને તે મને બે ડાયમેન્શનલ સ્વતંત્ર સ્વરૂપ આપે છે તેથી આ રીતે બે પરમાણીય સ્વતંત્ર ફોર્મ રજૂ કરી શકાય છે બે પરમાણીય ઈમેજ આપેલી છે અને આપણે સંબંધિત ટ્રાન્સફોર્મેશન મેટ્રીક્ષ નો ઉપયોગ કરી શકીએ છીએ જેની જમણી અને ડાબી તરફ આપણે અનુરૂપ રૂપાંતર કરી શકીએ છીએ તેથી સ્વતંત્ર લાક્ષણિક ફ્યુરિયર ટ્રાન્સફોર્મ ઉદાહરણ તરીકે ગણી શકાય છે આપણે અહીંયા તેનો ઉપયોગ કરીને પરિવર્તનને વ્યક્ત કરી શકીએ છીએ કારણકે તે અહીં બેઝ ફંકશન અથવા બેઝ વેક્ટર છે તેથી એકબીજાથી અલગ પડે છે અને આ સ્વરૂપમાં વ્યક્ત થાય છે અને તમે જોઈ શકો છો કે તે એક ડિસ્ક્રિપ્ટ ફ્યુરિયર નું સરળ એક્સ્ટેંશન છે જે તમારી પાસે 1 ડાયમેન્શનલ વખતે હતુ અને સેપરેટીબીલીટી પ્રોપર્ટી નો ઉપયોગ કરીને ફરી એક વખત આપણે આ ગણતરીને સરળ બનાવી શકીએ છીએ અને જ્યારે આપણે મેટ્રિકસ મલ્ટીપ્લિકેશન ના સ્વરૂપમાં આપણે પહેલેથી જ મેટ્રિક્સ ને DFT ટ્રાન્સફોર્મેશન મેટ્રિક તરીકે દર્શાવી દીધું છે અને આપણે તેને m x m ટ્રાન્સફોર્મેશન તરીકે લઈ શકીએ છીએ અને તે n x n મેટ્રિકસ છે આપણે તેને ફક્ત M દ્વારા રજૂ કરીએ છીએ તો આ તમને ઈમેજ f ને અનુરૂપ ટ્રાન્સફોર્મેશન આપશે તો એક લાક્ષણિક ઉદાહરણ અહીં આપવામાં આવ્યું છે કે હવે આ ઈમેજ આપવામાં આવી છે આપણે અહીં ફ્યુરિયર ટ્રાન્સફોર્મ કરી શકીએ છીએ અને તે દરેક જટિલ જથ્થામાં પરિવર્તનનો ગુણાંક આપશે ફ્યુરિયર ટ્રાન્સફોર્મ એ એક જટિલ તત્વ છે તેથી દરેક બિંદુ એ પરિમાણ અને તબક્કો જોવા મળે છે તેથી તમે આ રૂપાંતરના બે ઘટકો મેળવી શકો છો અને આ ચોક્કસ ઈમેજમાં તમારે નોંધ લેવી જોઈએ કે જો હું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ લાગુ કરું તો ગુણાંક ના મૂલ્યો ખૂબ મોટા હશે અને તેમને પ્રદર્શિત કરવા માં મુશ્કેલી ઊભી થશે તેથી અમે તેમને સારી રીતે પ્રદર્શિત કર્યા છે અને અમે પરિવર્તન ની ઉત્પત્તિ પણ સ્થાનાંતરિત કરી છે ડિસ્ક્રિટ ફ્યુરિયર ટ્રાન્સફોર્મ ની જેમજ આપણે બે પરિમાણીય ડિસ્ક્રિટ કોસિન ટ્રાન્સફોર્મ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ આ એક સરળ એક્સ્ટેંશન છે જે આપણી પાસે 1 ડાયમેન્શનલ અને મેટ્રિક રીપ્રેઝન્ટેશન સમયે હતું આપણી પાસે તે જ પ્રતિનિધિત્વ કરે છે જે માટે આપણે ચર્ચા કરી હતી કે જ્યારે 1 ડાયમેન્શનલ એ 2 ડાયમેન્શનલ માં પરિવર્તન પામે છે તો આ DCT નું એક ઉદાહરણ છે તેથી જો આ ઇનપુટ ઈમેજ આપવામાં આવે છે આ વિષયમાં તમારી પાસે ગુણાંક ના મૂલ્યોનું સ્કેલિંગ છે અને જેમણે પહેલાં કર્યું હતું તે પ્રમાણે ત્યાં DCT અને DSTs ના 16 વિવિધ પ્રકારો હોઈ શકે છે તો હું અહીંયા આ લેક્ચર નો નિષ્કર્ષ કરીને જણાવું છું કે શા માટે ઈમેજ ટ્રાન્સફોર્મેશન કરવાની ની જરૂર છે આપણે તેને અલગ અલગ ડોમેનમાં રજૂ કરી રહ્યા છીએ તે ઇમેજ ની રચના ની વિવિધ સમજ આપે છે ઉદાહરણ તરીકે જો હું ફ્યુરિયર ટ્રાન્સફોર્મ દ્વારા ફ્રીકવંશી માપવા માટે ડોમેન રીપ્રેઝન્ટેશન ને ધ્યાનમાં લવ તો આપણે લો ફ્રીકવંશી અને હાઈ ફ્રીકવંશી ના ઘટકો મેળવી શકીએ છીએ તો તે વધુ કોમ્પેક્ટ રજૂઆત કરવા માટે ઉપયોગી થઇ શકે છે તમે ફક્ત થોડા નજીક આવવા માટે ટ્રાન્સફોર્મ ગુણાંક નો ઉપયોગ કરી શકો છો તેમજ વિધ્યાત્મક પ્રતિનિધિત્વનો અંદાજ અથવા પસંદગી યુક્ત જથ્થો લઈ શકો છો અમારી દ્રષ્ટિએ ઘટકો પર થતી અસર ધ્યાન માં લેવાતી નથી અને તેનો ઉપયોગ ઈમેજ કોમ્પ્રેશન વિડીયો કોમ્પ્રેશન માટે પણ અલ્ગોરિધમ માં થાય છે અને કેટલીકવાર ઘણી પ્રક્રિયાઓ અનુકૂળ બને છે જ્યારે આપણે આ ટ્રાન્સફોર્મર ગુણાંક નો ઉપયોગ કરીએ છીએ જેમકે આપણે ફિટર વિશે પહેલાંથી જ ચર્ચા કરી છે ત્યાં વૃદ્ધિ કરવી પુનસંગ્રહ કરવો વગેરે જેવા ઓપરેશન છે બીજી અન્ય ઘણી બધી કામગીરીઓ છે જ્યાં આ પરિવર્તન ઉપયોગી છે તો આ સાથે જ ઈમેજ પરના મારા લેક્ચર ને હું અહીંયા વિરામ આપીશ તમારા ધૈર્ય અને મારા લેક્ચર ને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર